તેથી પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે જે વિશે ચર્ચા કરી છે તે વિશે તમારા કેપેસિટરો ખાસ કરીને શન્ટ કેપેસિટર ઉપર તે ખરેખર કેવી રીતે અસર કરે છે અને આપણે શન્ટ કેપેસિટરની અસરની વાત પણ કરી છે મૂળભૂત રીતે તે એક છે તેની અસર તે બધી જગ્યા કરતાં સ્થાનિક છે અને શન્ટ કેપેસિટરનો મુખ્ય ઉદ્દેશ તમે તેને શું કહો છો તે વધારવા તમારો પાવર લોસ ને ઘટાડવો અને તેમ છતાં તે નેટવર્કની વોલ્ટેજની પ્રોફાઇલમાં સુધારણા કરતું નથી હવે જ્યારે આપણે તમારા કેપેસિટરોના ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પરના ઉપયોગ પર આવીશું તેથી પહેલા આપણે શું કરીશું આપણે સીરીઝ કેપેસિટર કેપેસિટરો વિશે થોડીક વાત કરીશું ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં પણ સિરીઝ કેપેસિટરનો ઉપયોગ વિવિધ કારણોને લીધે પ્રતિબંધિત છે આપણે તેને સમજીશું અને પરંતુ પરંતુ હાઇ ટેન્શન લાઇનો માટે તમારી પાસે સિરીઝ કેપેસિટર હોઈ શકે છે પરંતુ તમારે જાણવાની જરૂર છે કે સિરીઝ કેપેસિટર્સ માટે તમારી પાસે વિવિધ પ્રકારની પ્રોટેકશન પદ્ધતિઓ છે અને ત્યાં અન્ય ઘણી સમસ્યાઓ છે પરંતુ તેમ છતાં તેથી ચાલો પહેલા આપણે આના પર ક્યારે આવીશું તેની ચર્ચા કરીશું તેથી પ્રથમ કેટલીક મૂળભૂત વ્યાખ્યા ખરેખર આપણે કેપેસિટરના નિર્માણ અથવા અન્ય વસ્તુ વિશે વાત કરીશું નહીં પરંતુ કેટલાક સામાન્ય વિચારો તેથી પ્રથમ વસ્તુ કેપેસિટર સાધન છે બરાબર તેથી જેમ તમે જાણો છો અને કેપેસીટરમાં ઈલેકટ્રોડો દ્વારા અલગ કરેલ ડાઇઈલેકટ્રીકલ મટિરિયલ દરેક ભાગનો સમાવેશ થાય છે જે તમે જાણો છો કદાચ તમે તમારી પ્રયોગશાળામાં પણ જોયું હશે અને આગળ કેપેસિટર એકમ છે તેથી એક જ કન્ટેનરમાં એક અથવા વધુ કેપેસિટર એકમોનો એક સમૂહ ટર્મિનલોને બહાર લઈ આવેલ તમે કદાચ જોયું હશે બરાબર પછી કેપેસિટર સેગમેન્ટ્સ એક સિંગલ ફેજ કેપેસીટરોના એકમોનું સમૂહ પ્રોટેકશન અને કંટ્રોલ સિસ્ટમ સાથે અને કેપેસિટર મોડ્યુલ કેપેસીટર સેગમેન્ટ્સઓનું એક થ્રી ફેજ સમૂહ હવે જ્યારે પણ આપણે બધા વિશે વાત કરીશું આ કોર્સમાં ફક્ત આપણે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં કેપેસિટરના ઉપયોગ વિશે જ વાત કરીશું કે ખાસ કરીને તમારા દૃષ્ટિકોણથી તમે તે જાણો છો લોડ ફ્લો સ્ટડીઝમાં કેવી રીતે સમાવેશ કરવો અને તમારા વોલ્ટેજની તિવ્રતા શું હશે અને પાવર લોસ શું થશે અને કેપેસિટર પ્લેસમેન્ટના લીધે તે ઉર્જાના બચતને લગતું ધારો કે વાર્ષિક ઉર્જા બચત જે આ કોર્સના અવકાશની બહાર છે કારણ કે તે ઘણો સમય લેશે અને સાથે તમારે કમ્પ્યુટરની મદદ લેવી પડશે તમારે કોડ લખ્યા વિના તે ખરેખર શક્ય નથી સમજાવવું કે વસ્તુઓ કેવી છે પરંતુ પરંતુ આપણે જોશું કે તમારા શંટ કેપેસિટરની મદદથી ઉર્જાની બચત કેવી રીતે શક્ય છે તે માત્ર એટલું જ નહીં જો તમે જો તમે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં આ શંટ કેપેસિટરને એવી રીતે ડિઝાઇન કરો છો જેમ કે મારો અર્થ જો તમે તે રીતે યોજના બનાવી શકો કે બધો રિએક્ટિવ પાવર જે ખરેખર લોડ ને જરૂર છે વત્તા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં થતો રિએક્ટિવ પાવર લોસ જો તમે તે વિચારો કે આપણે શંટ કેપેસિટરને નેટવર્કમાં એવી રીતે મૂકીશું જેમ કે તે પૂરું કરશે તે શંટ કેપેસિટર લોડ દ્વારા જરૂરી બધો રિએક્ટિવ પાવર તેમજ રિએક્ટિવ પાવર લોસિસ પૂરા પાડશે પછી કોઈ પણ જોઈ શકે છે કે તે ગ્રીડમાંથી કોઈપણ રિએક્ટિવ પાવર લેશે નહીં તે કિસ્સામાં તમારા સબસ્ટેશનમાં પાવર ફેક્ટર લગભગ યુનિટીની નજીક જાળવી શકાય છે બરાબર તેથી તે છે તે પણ યોગ્ય આયોજનની આવશ્યકતા છે જેમ કે તે ગ્રીડમાંથી કોઈ પણ રિએક્ટિવ પાવર ખેંચશે નહીં અને ખાલી એટલુ જ નહીં તે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મદદ કરશે જો તે લે છે તો મારો અર્થ એ છે કે જો તે ગ્રીડમાંથી રિએક્ટિવ પાવર લઈ રહ્યો નથી તો તેનો અર્થ એ છે કે કરંટના તમામ રિએક્ટિવ ઘટક શંટ કેપેસિટર દ્વારા પૂરા પાડવામાં આવે છે ખાસ કરી ને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે તેનો અર્થ એ કે ગ્રીડ પણ મુક્ત થશે બરાબર કારણ કે ગ્રીડમાં પણ તે વિવિધ બ્રાંચોમાં કરંટ ઓછો હશે તેથી બીજી રીતે ગ્રીડમાં પાવરના લોસનો ઘટાડો થશે પરંતુ તે એક સંપૂર્ણ છે તેના માટે તમારો સંપૂર્ણ અભ્યાસ જરૂરી છે અને તે કરવું સરળ નથી પરંતુ સામાન્ય અંતર્જ્ઞાન માંથી તે ખરેખર બંનેને મદદ કરે છે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને અલબત તે જ સમયે ગ્રીડને પણ બરાબર તેથી આ બધી બાબતો મારો અર્થ હું સામાન્ય બાબતનો ઉપયોગ કરું છું જે અમુક હદ સુધી શક્ય હોય તે આપણે જોઈશું કે વર્ગખંડની કવાયતના દૃષ્ટિકોણથી તે જેટલું થઈ શકે છે પરંતુ કેટલીક બાકી ની કેટલીક બાબતોને જે હું કહીશ કોઈ એક કેવી રીતે કરી શકે તમે શું કહો છો કોડનો ઉપયોગ કરીને તેથી આ છે આ બધા કેપેસિટર સાધન અથવા મૂળ વસ્તુ છે અને કેપેસિટર બેંક એ કેપેસિટર મોડ્યુલ્સની કુલ એસેમ્બલી છે જે ઇલેક્ટ્રિકલી એક બીજાથી જોડાયેલ છે તેથી આ કેપેસિટર બેંક છે ખરેખર તે તમારુ પ્રથમ મને કંઈક કહેવા દો પછી કંઈક વધુ હું કહીશ તે પાવર કેપેસિટર જો તમે તેના તરફ સામાન્ય રીતે જુઓ તો તે કેપેસિટર એક ખૂબ જ સરળ અને અસંગત ઉપકરણ લાગે છે જે બે મેટલ પ્લેટો છે જે ડાઇલેક્ટ્રિક અવાહક સામગ્રી દ્વારા અલગ પડે છે તેથી તેમાં કોઈ ફરતા ભાગો નથી તે એક સ્થિર ઉપકરણ છે પરંતુ તેના બદલે તમારા ઇલેક્ટ્રિક ના ફંકશન પર ઇલેક્ટ્રિક તણાવ દ્વારા કામ કરે છે તેથી વાસ્તવમાં જો કે પાવર કેપેસિટર એ એક ખૂબ તકનીકી અને જટિલ ઉપકરણ છે જેમાં ખૂબ જ પાતળા ડાઇલેક્ટ્રિક મટિરિયલ અને ઉચ્ચ ઇલેક્ટ્રિક તણાવો શામેલ હોય છે જેમાં વાસ્તવમાં અત્યંત વ્યવહારદક્ષ પ્રોસેસિંગ તકનીકનો સમાવેશ થાય છે તે જ હું શંટ કેપેસિટર વિશે વાત કરું છું કે વાસ્તવમાં શંટ કેપેસિટર ખરેખર તમારી પાસે નેટવર્ક સાથે જોડાયેલ શંટ કેપેસિટર અને સ્વીચ પ્રકારનો શન્ટ કેપેસિટર છે તેથી ખાસ કરીને સ્થિર પ્રકારનાં કેપેસિટર તે આખા વર્ષ દરમિયાન સિસ્ટમ સાથે તમે તેને શું કહો છો જોડાયેલ રહશે બરાબર તે છે તે એક સ્થિર છે તે હશે પરંતુ આ ઉપરાંત તે હળવા લોડ સ્તર પર છે પરંતુ જ્યારે લોડનું સ્તર વધે છે ધારો કે જો તમે એક દિવસ દરમ્યાન લોડના ફેરફારને ધ્યાનમાં લો તો ત્યાં પીક લોડ થશે પછી પીક લોડ સિવાય અને વચ્ચે કેટલાક મધ્યમ લોડ બરાબર તેથી ધારો કે આ બધા જુદા જુદા લોડ સ્તર 24 કલાકમાંથી તમારા હળવા લોડ લેવલ છે માની લો ૧૦ થી ૧૨ કલાક જો તે હળવા લોડ લેવલ થઈ રહ્યા છે તેથી તમારે પ્રથમ નક્કી કરવું પડશે તમારું કેપેસિટરનું હળવા લોડ લેવલ પર શ્રેષ્ઠ મૂલ્ય શું છે અને તે એક સ્થિર કેપેસિટર તરીકે ગણવામાં આવે છે જે આખા વર્ષ દરમિયાન સિસ્ટમ સાથે જોડાયેલ રહેશે પરંતુ અને કોઈપણ લોડમાં વધારો થાય છે તો વધારાના કેપેસિટર બેંક આપમેળે વિવિધ લોડ સ્તર પર જોડાય જશે જ્યારે પછીથી લોડ ત્યારે હું તમને કંઈક એવું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તે સ્વીચ કેપેસિટર તરીકે ગણી શકાય અને તે કેપેસીટરમાં બદલાવ કરશે તમે તેને શું કહો છો તે તકનિક સ્વિચના ઓન અને ઓફ થી અલગ છે તે તાંબાનો વાયર જોડાયેલ છે જો તમે જોશો કે વોલ્ટેજના સ્તર વોલ્ટેજની અમુક તીવ્રતાથી નીચે ગયું છે તો પછી આપમેળે કેપેસિટર બદલાશે સ્વિચ કેપેસિટર ઓન થશે બરાબર અને તે નેટવર્કમાં રિએક્ટિવ પાવરને ઇન્જેક્ટ કરશે બીજો મુદ્દો એ છે કે જો તમે ટાઇમ લોડનો ઉપયોગ કરો છો જો તમને નેટવર્કની લોડ પ્રોફાઇલ ખબર હોય તો તમે જાણો છો કે આ સમયથી સ્વિચ કેપેસિટર્સની સ્વિચ ચાલુ થશે તેથી આપમેળે જ્યારે તે સમય આવશે કે કેપેસિટર બેંકની તમારી સ્વીચ ચાલુ થશે અને તે ફરીથી તે લોડ સ્તર પર રિએક્ટિવ પાવરનું ઇન્જેક્શન આપશે તેથી તે નિયંત્રણ તકનીક અલગ છે અને બીજી વસ્તુ તે છે તે સ્થિર કેપેસિટર સ્વીચ કેપેસિટર કરતા ઓછા ખર્ચાળ છે સ્વીચ કેપેસિટર ઓછામાં ઓછા ૨ ૫ થી ૩ વખત વધુ ખર્ચાળ છે મને જે કંઈપણ ખબર છે બરાબર અને કારણ કે ત્યાં નિયંત્રણ મિકેનિઝમ છે કારણ કે સ્વીચ ચાલુ અને બંધ થાય છે તેથી અને કેપેસિટરના અન્ય એક પાસો તે છે કે આપણે આ કોર્સમાં જે કંઇ કેપેસિટરનો અભ્યાસ કરીશું તે આપણે અચળ પાવર ડિવાઇસ તરીકે લઈએ છીએ પરંતુ વાસ્તવમાં કેપેસિટર એ અચળ ઇમ્પીડન્સ પ્રકારનું સાધન છે તેનો અર્થ એ છે કે જ્યારે તે નેટવર્કમાં તમારા ઈંજેકટેડ રિએક્ટિવ પાવરને પ્રતિક્રિયા આપે છે ત્યારે તે ખરેખર તીવ્રતા છે જે વોલ્ટેજની તિવ્રતાના વોલ્ટેજ સ્કેવરના સીધા પ્રમાણમાં છે તેનો અર્થ જો વોલ્ટેજ જેનો અર્થ રેઇટેડ મૂલ્ય પર હોય તો વોલ્ટેજ ૧ છે તે નેટવર્કમાં સમાન સમાન VAr અથવા kiloVAr અથવા megaVAr ઇન્જેક્શન કરશે તે ઉત્પાદકોના સ્પષ્ટીકરણ મુજબ હશે પરંતુ જો વોલ્ટેજ ૧ ની નીચે જાય પછી ધારો કે તે છે તો માનો કે તમારું કેપેસિટર કહો kiloVAr નું છે તેથી તે હશે બરાબર તેથી તે નેટવર્કમાં ઓછા kiloVArનું ઇન્જેક્શન કરશે તેથી તે થોડુંક વ્યક્ત કરશે પરંતુ વર્ગખંડના દૃષ્ટિકોણથી તે કરવા માટે તે કેલ્ક્યુલેટરના ઉપયોગથી શક્ય નથી પરંતુ હું તે સમજાવું છું કે વસ્તુઓ કેવી છે તેથી હવે પહેલા આપણે સિરીઝ કેપેસિટર વિશે પ્રયત્ન કરીશું તેથી સામાન્ય રીતે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં કેપેસિટરનો તે સિરીઝ કેપેસીટર ઉપયોગ એટલો બધો નથી તે મર્યાદિત છે પરંતુ ટ્રાન્સમિશન સિસ્ટમમાં તેનો તમે તેને શું કહો છો સિરીઝ કેપેસિટરોના ત્યાં ઘણા ઉપયોગો છે પરંતુ ત્યાં તમારી પાસે ઉપયોગ પહેલાં તમે સિરીઝ કેપેસિટરનો ઉપયોગ કરી રહ્યાં હો તે પહેલા તમારે અન્ય ઘણા પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડશે તેથી જો તમે જો તમે તેથી જ સિરીઝ કેપેસિટરો તે કેપેસિટર છે જે સિરીઝમાં લાઇનો સાથે જોડાયેલું છે દરેક એપ્લિકેશન સાથે સંકળાયેલી વિશેષ સમસ્યાઓ તેમજ તે એક ખૂબ જ ઓછી રેન્જમાં ઉપયોગ સાથે ખૂબ જ સુસંસ્કૃત પ્રકારનું ઉપકરણ હોવાને લીધે તેનો ડિસ્ટ્રિબ્યુશન સર્કિટમાં મર્યાદિત ઉપયોગ છે મોટી સંખ્યામાં જટિલ એન્જિનિયરિંગ તપાસની આવશ્યકતા છે કારણ કે આપણે સામાન્ય જાણકારીમાંથી સિરીઝ કેપેસિટર માટે એક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ પ્રથમ વસ્તુ એ છે કે તે રેઝોનન્સ છે બરાબર તેથી ઘણા પરિબળો જે તમારે ધ્યાનમાં લેવા પડશે મારો અર્થ એ છે કે તમારે ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે તેથી પહેલા ઉદાહરણ તરીકે જો તમે આ લાઇન કહો આ સરળ લાઇન કહો તે ઇમ્પીડન્સ છે આ ખરેખર એક આકૃતિ a b છે પરંતુ આગળના પૃષ્ઠમાં ત્યાં બે વધુ આકૃતિ છે અને આ સેંડિંગ એન્ડ વોલ્ટેજ અને રિસીવિંગ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ અને તે તમારું તમે શું કહો છો અહીં કોઈ સિરીઝ કેપેસિટર નથી પરંતુ અહીં આકૃતિ b માં તમે સિરીઝ કેપેસિટરનું રિએક્ટન્સ જોડ્યું છે તેથી તે મૂળરૂપે એ સિરીઝ કેપેસિટરનું રિએકટન્સ છે તમારી સર્કિટ થિયરી સમસ્યામાં તે સિરીઝ સર્કિટનો તમે અભ્યાસ કર્યો છે તમે અભ્યાસ કર્યો છે તે તમે રેઝોનન્સનો પણ અભ્યાસ કર્યો છે તેથી ઉદાહરણ તરીકે જો તમારું બને તેથી આ ભાગ શૂન્ય થશે રિએક્ટિવ ભાગ હશે તેથી તે પ્રાપ્ત થશે તે સમયે રેઝોનન્સ થશે પરંતુ સવાલ એ છે કે તમારી પાસે તમારી પાસે કારણ કે ત્યાં સામાન્ય રીતે અન્ય ઘણી વિચારણા છે તેમ છતાં જો તેનો ઉપયોગ થાય છે કે કરતાં ઓછું હોય જો તે વળતર કરતાં ઉપર છે બરાબર તેથી થોડીક આપણે સિરીઝ કેપેસિટર વિશે ચર્ચા કરીશું વધારે કરીશું નહીં પરંતુ થીયરી મુજબ તમને અહીં સમજાવવામાં આવશે પરંતુ ગાણિતિક પ્રકારમાં આપને સોપેલ કાર્ય હું તમને સિરીઝ કેપેસિટર સંબંધિત થોડા દાખલા આપીશું પરંતુ આ સેંડિંગ એન્ડ વોલ્ટેજ છે પરંતુ આ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે અહી મુક્તાની સાથે જ આ તે છે તેથી મારે તેને બનાવવો જોઈએ બરાબર કારણ કે જ્યારે તમે આ એકને કનેક્ટ કરો છો તેથી તમારી સામાન્ય સમજમાંથી તમે આ વોલ્ટેજ ડ્રોપને ઓછો કરી શકો છો તેથી તમે જ્યારે પણ જોયું હશે કે આ કરંટ છે આ કરંટ છે અને આ તમારું તમે તેને શું કહો છો તે સિરીઝ કેપેસિટર છે પછી રિએક્ટિવ પાવર શું હશે તે મૂળભૂત રીતે તીવ્રતા હશે તે છે તે રિએક્ટિવ પાવર છે તે સિરીઝ કેપેસિટર માટે તે ની તીવ્રતા છે હવે જો લોડ બદલાઈ જાય છે તો આનો અર્થ મારો અર્થ એ કે આ કઈક આવું હશે આ બધું મેં અહીં લખ્યું નથી પરંતુ માની લો કે તમારુ તે સિરીઝ કેપેસિટર ફક્ત તેના પર રહો તે સિરીઝ કેપેસિટર પર તે ની તીવ્રતા છે આ સિરીઝ કેપેસિટરમાથી રિએક્ટિવ પાવર છે તેથી જો લોડ બદલાશે આ કરંટ છે હું કહું છું કે અહીં થોડો લોડ જોડાયેલ છે તેથી જો લોડ બદલાશે તો તે કરંટને બદલશે તેનો અર્થ એ કે કરંટની તીવ્રતામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે તેથી જો કરંટ ઘટી રહ્યો છે તે ખરેખર જો કરંટ ઘટતો હોય તો ઘટતું જાય છે કારણ કે એ અચળ રહે છે એમ માનીને કે નેટવર્કની ફ્રિકવન્સી અચળ રહે છે તેથી જો કરંટ ઘટશે તો ઘટશે જો કરંટ વધે તો વધશે તેનો અર્થ એ કે આ ખરેખર તે એક ચલ વસ્તુ છે તેથી તેનો અર્થ જો આ તેનો અર્થ એ કે આ સિરીઝ કેપેસિટર તમે શું કરી શકો છો તે વોલ્ટેજ રેગ્યુલેટરની સમાન છે બરાબર તેથી મારો અર્થ એ છે કે કેટલીકવાર આપણે તેને બુસ્ટિંગ ટ્રાન્સફોર્મર કહીએ છીએ તેથી ત્યાં પણ તે તમારુ છે ત્યાં સંભાવના છે કે જેને તમે શું કહો છો તેથી તે સમાન પેટા સિરીઝ કેપેસિટર છે તેઓ શું કહે છે તે વોલ્ટેજ રેગ્યુલેટર જેવું કંઈક છે પાછળથી આપણે તેના વિશે વાત કરીશું પરંતુ તેથી તેનો અર્થ એ કે શું ખરેખર અચળ રહે છે પરંતુ ના બદલવાને કારણે આ સિરીઝ કેપેસિટર દ્વારા ઉત્પન્ન થતો રિએક્ટિવ પાવર ખરેખર તે બદલાઈ રહ્યો છે તેથી તે વોલ્ટેજ રેગ્યુલેટરની જેમ કાર્ય કરે છે તેથી તે વોલ્ટેજ રેગ્યુલેટરની સમાન છે બરાબર તેથી જો તમે આના માટે ફેઝરં આકૃતિ દોરો તો આ એક છે આ કરંટ આપણે લેગિંગ કરંટ તરીકે લઈ રહ્યા છીએ લીડિંગ કરંટ માટે પણ આપણે જોશું પરંતુ આ કરંટ લેગિંગ છે બરાબર તેથી આ આકૃતિને અનુરૂપ આકૃતિ આ આકૃતિ આ તે ફેઝરં આકૃતિ છે જે આપણે આ વસ્તુને પણ અંદાજિત વોલ્ટેજ ડ્રોપ માટે જોઇ છે તો આ છે બરાબર અને આ કરંટ એંગલ જેટલો લેગિંગ છે આ ખરેખર આ ફેઝર છે આ એંગલ છે અને આ એંગલ ૯૦ ડિગ્રી છે પછી આ છે આ ભાગ છે આ ભાગ છે આ મેં તમને કહ્યું છે કે તમે તેને પહેલા શું કહેતા હતા અંદાજિત પદ્ધતિ માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં અંદાજિત ગણતરી અને જ્યારે તમારી પાસે જ્યારે અહીં એક છે હું આને ચૂકી ગયો છું આ છે આ છે તેથી જ્યારે તમે સિરીઝ કેપેસિટર મૂકી રહ્યાં છો તેનો અર્થ છે કે અહીં તમે જો વોલ્ટેજ ડ્રોપ જુઓ ધારો કે તમારા માંનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે જો તમે આને ગુણાકાર કરો આ બરાબર છે પછી તે છે તો આ આમાંથી એક આ બાદબાકી થઈ રહી છે તેથી તેથી જ જ્યારે તમે આ એક માટે ફેઝર આકૃતિ દોરો છો ત્યારે આ ખરેખર તમારું છે આ એંગલ થીટા છે કરંટ લેગિંગ છે અહીં કરંટ લેગિંગ છે તો આ છે અને આ છે તેનો અર્થ છે તમારો તેનો અર્થ છે તમારો આ ભાગ તો આ છે તેથી આ ભાગ તેથી તમારે બાદબાકી કરવી પડશે તેથી તે એરોને નીચે તરફ લે છે અથવા તે સમાન લાઇન પર છે પરંતુ ફક્ત ફકત તે બતાવવા માટે કે વસ્તુઓ કેવી છે તેથી આ ખરેખર છે તેથી અને આ વોલ્ટેજ ડ્રોપ હશે અને આ તમારું નવું મૂલ્ય છે જે તમારી આ વસ્તુનું ખરેખર નવું મૂલ્ય છે જેને કહો બરાબર તેથી આ છે તેનો અર્થ એ કે અહીં અને આ પહેલા એંગલ છે તે ડેલ્ટા હતો હવે તે છે તેથી તે સાથે તમે શોધી શકશો ખરેખર તે ઘટશે કારણ કે આ ખરેખર તમારુ તો આ ની નવી જગ્યા છે બરાબર તેથી તેનો અર્થ એ કે તમારું જો તમે સિરીઝ કેપેસિટર મૂકો બરાબર જો તમે સીરીઝ કેપેસિટર મૂકો તેથી તેમાંથી તમે નું મૂલ્ય શું હશે તે નિર્ધારિત કરી શકો છો કારણ કે તે ઘટી રહ્યું છે કારણ કે ભાગ ઘટતો જાય છે બરાબર તેથી તે આકૃતિમાં તેથી જો તમે તે શોધવાની કોશિશ કરો કે તે તમારુ સિરીઝ કેપેસિટર શું હશે જે અંદાજિત વસ્તુ છે પછી આ એંગલ છે સમાન જ છે જો તમે આ રીતે આડી લાઇન બનાવો અને આ અંતર આપવામાં આવે છે તો આ અંતર આપવામાં આવે છે તેથી તે તમારું છે તેથી આ ખરેખર તે આના એક કરતા પણ નાનું છે અગાઉ આપણે એક અંદાજીત બનાવ્યું છે તેથી આ ખૂબ જ નાનો ગણવામાં આવે છે તેનો અર્થ એ કે તમે લખી શકો છો કે જો ખૂબ નાનો છે તેનો અર્થ તેનો અર્થ એ કે તમે તે સમીકરણ લખી શકો છો આનો અર્થ એ કે અગાઉ સિરીઝ કેપેસિટર વિના અંદાજિત વસ્તુ આ હતી આ અંદાજીત વોલ્ટેજ ડ્રોપ હતો હવે આ કુલ છે તેનો અર્થ એ કે વોલ્ટેજ ડ્રોપ આ વોલ્ટેજ ડ્રોપનો અર્થ એ છે કે તે તમારા વોલ્ટેજના વધવાની બરાબર છે સાચું કારણ કે આટલો ડ્રોપનો અર્થ છે કે આટલો વોલ્ટેજમાં વધારો થાય છે તેથી તે તમારું છે આ તમારું વોલ્ટેજ ડ્રોપનું સમીકરણ છે તેથી જો આપણે કહીએ કે V S ડેશ આના એક બરાબર છે આ એક સિરીઝ કેપેસિટર વિના હવે આના કારણે નહીં જેને તમે આટલાને શું બોલાવો છો આટલું આટલો વધારાનો ડ્રોપ ત્યાં છે જે તે આ ૧ માંથી બાદબાકી કરે છે તેથી આ ખરેખર વોલ્ટેજ ડ્રોપ એટલે કે આ તમારી સમકક્ષ છે જેને તમે તે નેટવર્કમાં વોલ્ટેજ રાઇઝ કહેશો તેથી આ અંદાજિત સમીકરણ છે તેથી અંદર આનો અર્થ એ છે કે તેથી જ તમારું અથવા આ બધું તમને બતાવ્યું નથી જે મેં તમને શું કહ્યું હતું તે વોલ્ટેજ જો વોલ્ટેજ ડ્રોપ ઓછો થઈ રહ્યો છે તો તેનો અર્થ ખરેખર ઘટાડાનો જથ્થો વોલ્ટેજના વધારાને બરાબર છે સમજી શકાય તેવું છે બરાબર હવે તેથી આકૃતિ એક માં બતાવ્યા પ્રમાણે મેં તમને કહ્યું હતું કે તે આકૃતિમાં એક સિરીઝ કેપેસિટર ઇન્ડકટિવ રિએકટન્સ માટે વળતર આપે છે કારણ કે તે છે બરાબર તેથી જ બીજા શબ્દોમાં સરભર કરવામાં આવે તો સિરીઝ કેપેસિટર એ તમારા સર્કિટ સાથેના સિરીઝ પોજિટિવ રિએકટન્સને નેગેટિવ રિએકટન્સ કરે છે જ્યારે નેગેટિવ રિએકટન્સ થાય છે તેનો અર્થ તે કેપેસિટીવ પોઝિટિવ છે એટલે તે ભાગમાં અથવા તે બધામાં તે વળતરની અસરથી ઇન્ડકટિવ છે જે મેં તમને કહ્યું છે બરાબર તેથી જો તે બધાંનો અર્થ એ છે કે તમારુ તે રેઝોનન્સની સ્થિતિ હશે બરાબર તેથી સર્કિટમાં સિરીઝ કેપેસિટરની પ્રારંભિક અસર ઇન્ડકટિવ રિએકટન્સ ને કારણે થતા વોલ્ટેજ ડ્રોપને ઘટાડવા અથવા તેને ઝીરો કરવા માટે છે તેથી આપણે શું કરી રહ્યા છીએ સિરીઝ કેપેસિટરનો ઉપયોગ કરીને ખરેખર તે ખરેખર તે લાઇનમાં વોલ્ટેજ ડ્રોપને કુદરતી રીતે ઘટાડે છે આનો અર્થ એ કે તે તમને મદદ કરે છે તમે તેને શું કહો છો નેટવર્કમાં વોલ્ટેજનો વધારો કરવામાં બરાબર પરંતુ ઘણી વખત સિરીઝ કેપેસિટરને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ ગણી શકાય મેં તમને કહ્યું હતું કારણ કે તે વોલ્ટેજને બુસ્ટ પ્રદાન કરે છે જે કરંટની તિવ્રતા અને પાવર ફેક્ટરના પ્રમાણમાં હોય છે બરાબર કારણ કે તેથી સિરીઝ કેપેસિટરનો મુખ્ય હેતુ તે છે કે તે ખરેખર મુખ્ય હેતુ છે અથવા પ્રાથમિક ઉદ્દેશ એ તમારા નેટવર્કમાં વોલ્ટેજના સ્તરને વધારવાનો છે બરાબર અને તમે જાણો છો કે તે ઘણું નથી પણ તે પાવરના લોસને પણ ઘટાડે છે કારણ કે આપણે લોડ ફ્લોમાં પાવર લોસનાં સમીકરણનો અભ્યાસ કર્યો છે તેમાં આપણે જોયું છે કે તમારું તમે તેને શું બોલાવો છો પાવર લોસ હું સામાન્ય રીતે પાવર લોસ લખું છું આ આપણે જોયું છે આ પાવર લોસ છે બરાબર આ છે અને આ પાવર લોસનું સમીકરણ છે અને લાઇનમાં સિરીઝ કેપેસીટરના પ્લેસમેન્ટના કારણે વોલ્ટેજ સુધરે છે જો વોલ્ટેજમાં સુધારો થાય છે સુધારો થાય છે છતા આ વસ્તુ આ વસ્તુ યથાવત્ છે બરાબર વોલ્ટેજના સુધારણાને લીધે ત્યાં બહુ ઓછો પાવર લોસમાં પાવરનો ઘટાડો થશે પરંતુ તે બહુ ઓછો હશે બરાબર તે બહુ ઓછો હશે પરંતુ બહુ નહીં પણ તેમાં સુધારો તમારો તમે શું કહો છો તમારો પાવર લોસ ઘટશે કારણ કે તે વોલ્ટેજ સુધરેલ છે વોલ્ટેજમાં સુધારો થઈ રહ્યો છે બરાબર કારણ કે ઉદાહરણ માટે ધારો કે સિરીઝ કેપેસિટર વિના માની લો ઉદાહરણ માટે ઉદાહરણ તરીકે સીરીઝ કેપેસિટર વિના કહો બરાબર ધારો કે તમારો વોલ્ટેજ હતો તિવ્રતા કહો પર યુનિટ હતી તેથી જ્યારે પણ હું ધારું છું કે સિરીઝ કેપેસિટર સાથે કહો સિરીઝ કેપેસિટર સાથે માની લો કે જ્યારે તમે સિરીઝ કેપેસિટર મૂકો છો કહો કે તે 0 ૯૮ પર યુનિટ થઈ રહ્યું છે માની લો કે વોલ્ટેજ સુધર્યો છે તેથી જલદી આ વોલ્ટેજ સુધરેલ છે મૂળભૂત રીતે અંશમાં વધારો થઈ રહ્યો છે બરાબર તેથી આનો અર્થ એ કે આ એકની તુલના કરો તો પછી તમારું શું થશે ખાલી તમારી સમજણ ખાતર ધારો કે આ એક આ એક માની લો હું તમને વધુ સારી રીતે લખાવી શકું છું જેમ કે તમારો ખ્યાલ સ્પષ્ટ થશે ધારો કે આ છે તેવી જ રીતે કહો હવે જો તમે આને વિભાજીત કરો ધારો કે આ તમારું સમીકરણ છે અને આ સમીકરણ છે માની લો કે સમીકરણ ૨ ને ૧ દ્વારા વિભાજિત કરવામાં આવે તેનો અર્થ

તેથી જો તમારા ઉદાહરણ તરીકે ધારો કે જો તે સિરીઝ કેપેસિટર પહેલા જો તે છે અને ધારો કે કેપેસિટરને કાઢી નાખ્યા પછી કહો છે બરાબર આનો અર્થ એ કે તમારુ ફક્ત આ સમીકરણમાંથી જ છે ફક્ત આ સમીકરણમાંથી જ છે તેથી તમે શોધી શકો છો કે તમારો શું હશે તેથી તે કિસ્સામાં આ શું થશે તે ખરેખર સ્કેવર છે આ સ્કેવર છે બરાબર તેથી જ્યારે પણ તમે તે મૂકો કે તમારુ સિરીઝ કેપેસિટર કારણ કે તે વોલ્ટેજ સુધરે છે બરાબર તે વોલ્ટેજ સુધરે છે તેથી કુદરતી રીતે તમે તેને શું કહો છો તે સુધારેલ વોલ્ટેજને કારણે આ પાવર લોસ ઘટશે કારણ કે તે તમારું ખૂબ જ ઓછું છે તેથી પાવર લોસ વધુ હશે તે ઘણું ઓછું છે ઘણું સુધરશે તેથી તે સ્કેવર પણ ઓછું હશે તેથી પાવર લોસ જેને તમે કહો શું કહો છો તે થોડા અંશે ઘટશે આને કારણે તમે જેને વોલ્ટેજનો સુધારો કહો છો તેથી શરૂઆતમાં તે તમે કહો પર યુનિટ લીધેલ હતું અને હવે સિરીઝ કેપેસિટર પછી વોલ્ટેજની તિવ્રતા બદલીને થઈ ગઈ છે તેથી હમણાં જ તમે તેને મૂકશો તેથી આ વસ્તુ હશે તેનો અર્થ એ કે આ સમીકરણને તરીકે લખી શકાય છે તેથી જ્યારે પણ તમે આને ત્યાં મૂકશો ત્યાં જે હશે તેવું તમે તેને શું કહો છો કે તમારો પાવર લોસ વધારે નહીં થાય પરંતુ તમારા વોલ્ટેજમાં સુધારણાને કારણે તે થશે તે થશે તમે શું કહો છો તે વધશે બરાબર સરળ કેસ માટે બીજા સરળ કેસ માટે બરાબર બીજી વસ્તુ ઉદાહરણ તરીકે ધારો કે ઉદાહરણ તરીકે ધારો કે તેથી તે કિસ્સામાં સમજૂતીના હેતુ માટે જો તે હશે તેથી જો તમે લેશો તો તે લગભગ કંઈક હશે તેથી તે નહીં તે તમારુ લગભગ હશે તે તમારું કંઈક હશે જે તે આવશે બરાબર તેનો અર્થ એ છે કે સિરીઝ કેપેસિટર વિના નો આનાથી ગુણાકાર કરે છે તે ઘણું વધારે છે પરંતુ જો તે ધારો કે તેથી તે ફક્ત હશે તેથી સિરીઝ કેપેસિટર સાથે તમારો લોસ ઘટશે તેથી તે રીતે તેનો અર્થ એ કે સિરીઝ કેપેસિટર સાથે અને સીરીઝ કેપેસિટર વિના જે પણ છે બરાબર જે પણ તે ત્યાં હતું

તેથી આ રીતે કે જે તમારું તમે શું કહો છો લોસ તમારો તમે શું કહો છો તે લોસ ઘટશે અને સરળતાથી સરળ સમીકરણ જાળવી રાખવામાં આવે છે તેથી તમારી પાસે જે કંઈપણ છે તેની જાળવણી તમે ત્યાં મૂકો છો તેથી તમે જોશો કે લગભગ તે અમુક હદ સુધી લોસને ઓછો કરે છે ખૂબ આભાર અમે ફરી પાછા આવીશું